આ એક થ્રી ફેઝ ગ્રીડ કનેક્શન ટોપોલોજી છે અમે આ અને આ ટોપોલોજી વિશે ચર્ચા કરી છે અમે અહીં અમારા ડિપાર્ટમેન્ટમાં અને છત ની ટોચ પર અમલમાં મૂક્યા છે અમારી પાસે લગભગ 25 kW PV પેનલ છે અને તે આ જ ટોપોલોજીનો ઉપયોગ કરીને ગ્રીડ સાથે જોડાયેલા છે તેથી હું આ બધા બ્લોક્સ બનાવવા માટે આગળ વધતા વિવિધ ઘટકો વિશે ચર્ચા કરીશ જે તમને થ્રી ફેઝ ગ્રીડ થ્રી કનેક્ટ કરેલું ઇન્વર્ટર પૂછવામાં શું જાય છે તેનો ખ્યાલ આપશે હવે ચાલો જોઈએ કે આ બ્લોક આ PV મોડ્યુલ્સ છતની ટોચ પર સ્થિત છે તેથી આ આંકડો તમને બતાવે છે PV પેનલ્સ કેવી રીતે માઉન્ટ થયેલ છે અહીં પેનલ્સનો સમૂહ છે અને અહીં પેનલોનો સેટ છે એક ડાબી બાજુ જ્યાં મારું કર્સર આગળ વધી રહ્યું છે આ લગભગ 10 kW ની પેનલ્સ છે અને તે કોમર્શિયલગ્રીડથી જોડાયેલ ઇન્વર્ટરથી જોડાયેલ છે હવે અહીં 25 kW પેનલ્સનો સમૂહ છે જે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યો છે ઇન્વર્ટર જે સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવે છે અને પછી વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને તે પાવરિંગ છે છેલ્લા બે વર્ષથી ગ્રીડમાં પાવર નાખે છે અને તે જ હું બતાવીશ આ ચિત્ર કેવી રીતે લેવામાં આવ્યું અમે ઉપયોગ કરીએ છીએ અમે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે આપણે IOT તકનીક નો ઉપયોગ કરીએ છીએ અહીં સ્ટ્રીંગ નું અવલોકન કરો સ્ટ્રીંગ ખરેખર તે બલૂનથી કનેક્ટ થયેલ છે જેનો કેમેરો તેના પર માઉન્ટ થયેલ છે અને તે કેમેરા ખરેખર શૂટ કરે છે અને ચિત્રને અહીં આપણા સર્વર પર પાછું લાવી રહ્યું છે આ તે જ છતનો બીજો પરિપ્રેક્ષ્ય છે એક અહીં માઉન્ટ થયેલ છે જ્યાં હું કર્સર મૂવમેન્ટ બતાવી રહ્યો છું આ 25 kW સેટ છે ત્યાં 100 પેનલ્સ છે જેમાં દરેક 250 W રેટિંગ છે આ છે સમાન પેનલ સમૂહનો બીજો કોણ ફ્લોરમાં જ્યાં પેનલ્સ લગાવેલા છે તેની નીચે એક ઓરડો ત્યાં એક પાવર રૂમ કહેવાતો એક ઓરડો છે જેમાં તે આવે છે અને ગ્રીડ સાથે જોડાય છે આ તે છે જ્યાં બિલ્ડિંગ ગ્રીડ છે અને આ તે પેનલ છે જે ખરેખર લાઇન્સ ને ઇન્ટરફેસ કરે છે ગ્રીડથી કનેક્ટ થયેલ ઇન્વર્ટરથી આવતી પાવર લાઇનો અને સ્વીચ ગિઅર દ્વારા વાસ્તવિક ગ્રીડ અને તેમાં કેટલા પાવર નો ઇનપુટ થઈ રહ્યો છે તેના માટે મીટરિંગ અહીં થઈ રહી છે તમે એ પણ જુઓ કે અહીં સ્વિચ છે 5 kW ના દરેકમાં પાંચ ઇન્વર્ટર છે અને દરેક ઇન્વર્ટર માંથી DSP બોર્ડમાંથી ડેટા આ સ્વીચ દ્વારા ઇથરનેટ અને સર્વરમાં ફેરવવામાં આવે છે અને પછી દરરોજ કેટલી એનર્જી મુકવામાં આવી રહી છે તેનો ડેટા લેવા માં આવી રહ્યો છે આ પાવર પેનલ છે જે ઇન્વર્ટર PV ઇન્વર્ટર અને ગ્રીડથી આવનારી પાવર લાઇનને આ ઇન્ટરફેસ પેનલ દ્વારા ઇન્ટરફેસ કરે છે આ રેક્સ છે 19 ઇંચની રેક સિસ્ટમ કે જેના પર અમે ઇન્વર્ટર મૂક્યા છે આ એક ઇન્વર્ટર છે અહીં બીજું એક ઇન્વર્ટર છે બીજું એક ઇન્વર્ટર છે આ રેકમાં ઇનવર્ટર પણ છે રેક માં બે ઇન્વર્ટર છે અમે અહીં એક વ્યૂહરચના લીધી છે કે અમે તેને રેકના રૂપમાં બનાવીએ છીએ મોડ્યુલર જેથી આપણે રીડન્ડન્સી મેળવી શકીશું અને જો કંઈપણ નિષ્ફળ થાય છે તો પણ રિપેર હેતુ માટે અમે ફક્ત તે જ ઇન્વર્ટર લઈ શકીએ છીએ જે કાર્યરત નથી તેને રિપેરકરીને પાછું મૂકી દો અને અમે તેને 19 ઇંચના સ્ટાન્ડર્ડ નો ઉપયોગ કરીને બનાવ્યું છે તેથી આ તે છે જ્યાં દરેક ઇન્વર્ટર 5 kW છે તેમાંના 5 છે તેથી સંપૂર્ણપણે 25 kW તેને ગ્રીડમાં મૂકી રહ્યું છે ત્યાં કેટલીક થર્મલ ડિઝાઇન પણ કરવામાં આવી છે તમે જુઓ કે ત્યાં એક નળી છે જે અંદર આવી રહી છે તે ac નળી જેવી બહારથી આવી રહી છે જે રેક સિસ્ટમમાં હવા તાજી હવાને ફીડ કરે છે તળિયા પર માઉન્ટ કરનારાઓ છે જે હવાને ઉપરથી ઉડાડે છે ટોચ પર ફેન છે જે હવાને ચૂસી લેશે અને પછી તેને બહાર કાઢશે તમે નળી બહાર જતા જોશો તેથી થર્મલ વિચારણાઓ મહત્વપૂર્ણ છે કારણ કે તે ગરમ થઈ શકે છે 25 kW અને જો ત્યાં પણ 10 લોસ હોય તો પછી તમે 2 kW પાવર લોસ ની માત્રા વિશે વાત કરી રહ્યા છો જે ખૂબ ગરમ હોઈ શકે છે અને તમે અહીં ટ્રાન્સફોર્મર જોશો અહીં આપણે અલગ ઇન્ડક્ટર્સનો ઉપયોગ કર્યો નથી અમારી પાસે લિકેજ ઇન્ડક્ટર ટ્રાન્સફોર્મર્સ પોતે જ ઇન્ડક્ટન્સનો ઉપયોગ છે અને ગ્રીડ અને ઇન્વર્ટરને ઇન્ટરફેસ કરવા માટે ઇન્ટરફેસ ઘટક તરીકે તેનો ઉપયોગ કરીશું કોઈ વિશેષ ઇન્ડેક્ટર બનાવવામાં આવ્યા નથી ટ્રાન્સફોર્મર આઇસોલેટર તરીકે કામ કરે છે અહીં ટ્રાન્સફોર્મર્સનું દૃશ્ય છે તેઓ 3 ટ્રાન્સફોર્મર છે તે તેમાંથી 5 છે 1 2 3 અહીં અને બીજી બાજુ 2 આ ચિત્રમાં રેકનો દરવાજો ખુલ્લો બતાવવામાં આવ્યો છે તેથી તમે જુઓ કે આ 19 ઇંચનો ભાગ છે અને હાઈટ 100 mm છે દોરીઓ 100 mm છે હવે વિભાગોમાં વિવિધ કોર્ડ શામેલ છે દરેક એક ઇન્વર્ટર છે DC બસ કેપેસિટર તમે અહીં ફેન બ્લોઅર જોશો જે નીચેથી હવા લઈ રહ્યું છે અને પછી તેને આગળ ધપાવી રહ્યું છે તેને રેક દ્વારા દબાણ કરે છે અને ટોચ પર ફેન નો બીજો સમૂહ છે જે હવાને ચૂસીને દબાણ કરશે તે બહાર કાઢશે આ ગ્રીડ બંધાયેલ ઇન્વર્ટરનો બીજો એક નજીક નો ફોટો છે આ જ્યાં મુખ્ય DSP કંટ્રોલર બોર્ડ સ્થિત છે તમે ઇન્ટરનેટ કેબલ જોશો જે આ સ્વિચ પર જઈ રહ્યું છે અને અહીં એક નાનું ડિસ્પ્લે છે DC બસ કેપેસિટર અને અહીં વિવિધ કોર્ડ્સ દરેક વિભાગ એક કોર્ડ છે હું તમને તે કોર્ડ્સ શું છે તે સમજાવીશ આ રેકની પાછળની બાજુ છે રેકની પાછળની બાજુએ તમે હીટ સિંક જોશો IGBTs 1200 વોલ્ટ માઉન્ટ થયેલ છે 75 amps IGBTs હીટ સિંક પર માઉન્ટ થયેલ છે અને ગરમી સ્પિન વડે પણ વહી જાય છે એર કૂલિંગ પર દબાણ કરે છે જે બ્લોઅર નળી થી રેક ના માધ્યમથી વહે છે અને ત્યાં એક ડિન રેલ સિસ્ટમ છે અને અમારી પાસે એલ્મેક્સ કનેક્ટરનો ઉપયોગ કર્યો છે અને ત્યાં વાયરિંગની ઘણી બધી વ્યવસ્થા કરવાની છે દરેક ઇન્વર્ટરની પાછળનો એક ક્લોઝ અપ શોટ તેથી તમે જોશો કે ડીન રેલ અને એલ્મેક્સ કનેક્ટર્સ ફેરોલ્સ નામના ભાગો નામકરણ વાયર તે બધા ખૂબ મહત્વપૂર્ણ છે તેથી જ્યારે તમે ઇન્વર્ટર ખોલશો જ્યારે તમે તેને ઉપરથી જુઓ ત્યારે તમે જોશો કે કોર્ડ ની ગોઠવણી આની જેમ અને દરેક વિભાગ એ છે એક કોર્ડ છે અને કોર્ડ 19 ઇંચના સ્ટાન્ડર્ડ ની બનેલી છે તે 100 mm હાઈટ માં છે અને ડેપ્થ બદલાઈ શકે છે અહીં બેક પ્લેન બસ પણ છે જે IGBT સાથે જોડાયેલ છે IGBT પાછળની બાજુ અને પછી હીટ સિંક સાથે જોડાયેલ છે તેથી તમે જુઓ ત્યાં વિવિધ કોર્ડ છે આપણે ઉપયોગ કરેલા કોર્ડ કયા છે ચાલો હું તમને આ કોર્ડ ની તસવીરો બતાવીશ અહીં તમારી પાસે સેન્સર કોર્ડ છે આ DSP બોર્ડ છે મુખ્ય કંટ્રોલર બોર્ડ આ ત્રણેય ગેટ ડ્રાઇવ છે દરેક કોર્ડ cord માં તમારી પાસે દરેક હાથની નીચે અને નીચે ગેટ ડ્રાઇવ હોય છે તેથી તમારી પાસે છ IGBT ના ત્રણ કોર્ડ છે લેબ ટેબલ પર વિવિધ કોર્ડ ના પરીક્ષણ માટે સેટઅપ ગ્રીડ ઇન્વર્ટરને રેકમાં મૂકતા પહેલા લેબ બેંચ પર પરીક્ષણ કરવું પડે છે આ નિયંત્રણ બોર્ડ છે તેથી આ TMS320f28x શ્રેણી છે આ તે પ્રોસેસર છે જેનો અમે ઉપયોગ કર્યો છે અહીંનો પાવર વિભાગ જે પાવર આપે છે જે ઘર માં આવતો પાવર સમગ્ર બોર્ડ માટે પાવર આપે છે અહીં એનાલોગ વિભાગ માટે 1 8 વોલ્ટ 3 3 વોલ્ટ 5 વોલ્ટ ± 12 વોલ્ટ ઉત્પન્ન કરે છે તે બધા પાવર વિભાગ દ્વારા કરવામાં આવે છે આ DSP વિભાગ છે આ ગેટ ડ્રાઇવ કોર્ડ છે એક ગેટ ડ્રાઇવ કોર્ડ માં 2 ગેટ ડ્રાઇવ છે ટોચના MOSFETમાટે એક નીચેના MOSFET માટે એક તેઓ અલગ ગેટ ડ્રાઇવ્સ છે તેથી આ ભાગ આ અર્ધ ભાગ એક સ્વીચ માટે છે આ ભાગ બીજા સ્વીચ માટે છે આ એક સેન્સર કોર્ડ છે વોલ્ટેજ સેન્સ કરે છે તેથી તે આઉટપુટ વોલ્ટેજ ને સેન્સ કરે છે યાદ કરો કે આપણે આઉટપુટ વોલ્ટેજ va vb vc ને સેન્સ કરવાની ની જરૂર છે અને આપણને જે કરંટ ગ્રીડમાં ઇંજેકશન ફેડ કરાઈ રહ્યા છે તે ia ib અને ic સેન્સ કરવાની ની જરૂર છે તેથી વોલ્ટેજને સેન્સ કરવા માટે તમારે સેન્સર કોર્ડની જરૂર છે ગ્રીડ કરંટ ઇંજેકશન ને સેન્સ માટે તમારે સેન્સર કોર્ડની જરૂર છે તો આ બોર્ડ ખરેખર va vb vc સેન્સ કરી રહ્યું છે છે આ સેન્સર કોર્ડ વોલ્ટેજ સેન્સર કોર્ડ છે તો આ બીજી સેન્સર કોર્ડ છે આ કરંટ ia ib ic ને સેન્સ કરવા માટે છે તેથી આ હોલ સેન્સર છે અને અમે ત્રણ ગ્રીડ કરંટ ને સેન્સ કરી રહ્યા છીએ જે ઈન્જેક્ટ કરવામાં આવ્યા છે જુઓ કે આ બ્લોક ડાયાગ્રામના સંદર્ભમાં આ બધા ભાગ જે હું આ માઉસથી ફેરવી રહ્યો છું આ બધા ભાગ કંટ્રોલ કોર્ડ DSP પ્રોસેસરની અંદર છે ગેટ ડ્રાઇવ એક કોર્ડ છે સંવેદના જે મેં હમણાં જ અહીં ત્રણ લાઇન્સ દ્વારા બતાવી છે તે એક કોર્ડ છે વોલ્ટેજ સેન્સિંગ એક કોર્ડ ર્ડ છે આપણે ઇન્વર્ટર જોયું આપણે ટ્રાન્સફોર્મર જોયું હવે આ તમામ ભાગ જે DSP બોર્ડ છે ગેટ ડ્રાઇવ અને સેન્સર બોર્ડ અને સેન્સર કોર્ડ તે બધાને કાર્ય માટે પાવર ની જરૂર હોય છે તેથી ત્યાં એક ઇનપુટ પાવર છે જે ગ્રીડ બાજુથી દોરવામાં આવી છે અને તેને નીચેથી 15 વોલ્ટ સુધી દોરવામાં આવી છે અને પછી વિવિધ કોર્ડ ને સપ્લાય કરે છે અને તે બિંદુઓથી સ્થાનિક વીજ પુરવઠો ઉત્પન્ન થાય છે ઉદાહરણ તરીકે DSP બોર્ડને 3 3 વોલ્ટની જરૂર પડી શકે છે 8 વોલ્ટ 5 વોલ્ટ તેથી તે 15 વોલ્ટ જે દરેક કોર્ડ ને આપવામાં આવે છે સ્થાનિક વીજ પુરવઠો પેદા થાય છે તેથી સંપૂર્ણ નિયંત્રણ સર્કિટ માટેના ઘરની વીજ પુરવઠો એક જ કોર્ડ દ્વારા ઉત્પન્ન થાય છે હું તમને બતાવીશ આ પાવર સપ્લાય કોર્ડ છે તેથી આ તમને એક જ આઉટપુટ આપે છે જે વિવિધ બોર્ડને આપવામાં આવે છે અને વિવિધ બોર્ડ આ પાવર આઉટપુટમાંથી આવતી વીજળીથી સ્થાનિક વીજ પુરવઠો ઉત્પન્ન કરે છે તેથી તે જેમ તમે જુઓ છો કે ત્યાં વિવિધ ઘટકો છે તેથી આ ફક્ત ટોપોલોજી છે અને આગળ આપણે સર્કિટ આકૃતિ દોરવાનું છે તે પછી જે વસ્તુઓ સર્કિટ આકૃતિ માં જે પ્રતિબિંબિત થશે નહીં જેમ કે થર્મલ ઇશ્યુઝ જે એક અલગ કોણ છે જેને આપણે જોવું પડશે પછી વાયરિંગ વાયરિંગ ડાયાગ્રામ તે બીજું એંગલ છે જે તમારે જોવું જોઈએ આ બિડાણ જે આ બધા માટે રચાયેલ છે તેને એકીકૃત કરવાની જરૂર છે તેથી ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઇજનેરો ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરવા વાળા લોકો મિકેનિકલ લોકો થર્મલ લોકો આ બધા લોકોએ આ સરસ અદભૂત સિસ્ટમ બનાવવા માટે સહયોગ અને સંકલન કરવું જોઈએ તેથી આ બધા વિદ્યાર્થીઓનાં જુદા જુદા જૂથો દ્વારા કરવામાં આવ્યાં હતાં તેઓએ એક ટીમ તરીકે સહયોગ કર્યો અને સાથે મળીને આ વિશેષ પ્રોજેક્ટ બનાવ્યો અને પછી છેલ્લાં બે વર્ષથી તે દરરોજ 60 થી 100 યુનિટ જેવી વસ્તુ સ્થાનિક કેમ્પસ ગ્રીડ સુધી પહોંચાડતા રહ્યા છે